ચાલો હવે બેટરી ચાર્જર સર્કિટની ચર્ચા કરીએ જ્યાં ચાર્જરના દૃશ્યમાં MPPT ઇનબિલ્ટ જ ઈન્ટીગ્રૅટ થાય છે તો ચાલો આપણે આ PV મોડ્યુલ અથવા PV એરે ધ્યાનમાં લઈએ અને આ PV એરે DC DC કન્વર્ટર સાથે જોડાયેલ છે અને DC DC કન્વર્ટરનું આઉટપુટ બેટરી સાથે જોડાયેલ છે જેને ચાર્જ કરવાની જરૂર છે તો તમે કહો છો કે આ DC DC કન્વર્ટર છે તેમાં કંટ્રોલ ઇનપુટ D છે ડ્યુટી સાઇકલ ઇનપુટ DC DC કન્વર્ટર આઉટપુટના ટર્મિનલ્સમાંનો વોલ્ટેજ બેટરી સાથે જોડાયેલ છે અને તો DC DC કન્વર્ટરનું આઉટપુટ વોલ્ટેજ બેટરી દ્વારા નિશ્ચિત છે કારણ કે બેટરી સોર્સ છે બેટરીની આજુબાજુ તમારી પાસે આ રીતે લોડ કનેક્ટેડ હોઈ શકે છે તો તમારી પાસે આ રીતે કનેક્ટેડ લોડ છે હવે અમે બેટરી કેવી રીતે ચાર્જ કરીએ ટર્મિનલ વોલ્ટેજ vB છે અને આ વોલ્ટેજ વ્યાખ્યાયિત થયેલ છે તો કરંટ ચાર્જ કરંટ શું હશે તો ચાલો આપણે કહીએ કે આપણે પેનલમાંથી ટોચનો પાવર બેટરીમાં મૂકવા માગીએ છીએ હવે ચાલો આપણે કહીએ કે Pm એ પીક પાવર છે PmvB તમને iB DC DC કન્વર્ટરની બહાર જતો પીક પાવર આપશે તો ડ્યુટી સાઇકલને કંટ્રોલ કરીને iB ને કંટ્રોલ કરી શકાય છે કારણ કે vB નિશ્ચિત છે અને તો vB નિશ્ચિત હોવાથી ડ્યુટી સાઇકલને કંટ્રોલ કરીને પાવર કંટ્રોલ કરી શકાય છે તો તે વ્યૂહરચના છે જે આપણે અપનાવવા માંગીએ છીએ આ નિયંત્રણને સમજો આ કરંટ i0 ને સમજો જે DC DC કન્વર્ટરના ટર્મિનલ્સની બહાર વહી રહ્યો છે અને તેનો ફિડબેક તરીકે ઉપયોગ કરો તમે PV કરંટ iPV અને PV ના ટર્મિનલ વોલ્ટેજ vT નું પણ પ્રદાન કરો છો જે PV મોડ્યુલમાંથી ખેંચાયેલ પાવરને સંવેદના માટે ઉપયોગમાં લેવાય છે હવે કંટ્રોલ અલ્ગોરિધમ શું છે કે જે તમારે અહીં મૂકવાની જરૂર છે ચાલો આપણે અહીં આ બાઉન્ડ્રી ધ્યાનમાં લઈએ DC DC કન્વર્ટરના ટર્મિનલ્સ કે જેમાં બેટરી જોડાયેલ છે હવે સામાન્ય રીતે જો તમે આ ટર્મિનલ્સને ધ્યાનમાં લો અને બેટરી અહીં જોડાયેલ છે તો આ બધા ભાગ PV સોર્સ DC DC કન્વર્ટર એ કંટ્રોલ સ્ત્રોત તરીકે ગણી શકાય હવે ચાલો આપણે કહીએ કે જો તે કંટ્રોલ વોલ્ટેજ સોર્સ પ્લસ અને માઈનસ આ રીતે છે જો તમારી પાસે કંટ્રોલ વોલ્ટેજ સોર્સ છે તો તમે બે વોલ્ટેજ સ્રોતોને સમાંતર કરી શકતા નથી કારણ કે વચ્ચે કોઈ અવરોધ નથી અને ત્યાં એક વિશાળ પ્રવાહ વહેતો હોઈ શકે છે જે કંટ્રોલ વોલ્ટેજ સોર્સમાં કંઇક બગાડી શકે છે તો જ્યારે પણ તમારી પાસે કંટ્રોલ વોલ્ટેજ સોર્સ હોય ત્યારે તમારી પાસે શ્રેણી અવરોધ હોવો જરૂરી છે જે કરંટને મર્યાદિત કરશે તો જો તમારી પાસે કંટ્રોલ વોલ્ટેજ સોર્સ છે તો શ્રેણીબદ્ધ અવરોધ છે આ એક શક્યતા છે પરંતુ તમે વોલ્ટેજને કંટ્રોલ કરવા માંગતા નથી કારણ કે બેટરી વોલ્ટેજ નિશ્ચિત છે તમે કરંટને સીધો કંટ્રોલ કરી શકો છો હકીકતમાં શ્રેણીબદ્ધ અવરોધ સાથેનો કંટ્રોલ વોલ્ટેજ સોર્સ અને જો ઇન્ડક્ટીવ બિન ડિસેપ્ટીવ છે તો તે પોતે જ કંટ્રોલ કરંટ સોર્સ બનાવશે તો જે પણ કરી શકાય છે તે આ સીમાની આજુ બાજુ છે જ્યાં તમારી પાસે બેટરી છે તમારી પાસે કંટ્રોલ સોર્સ છે અને તે કંટ્રોલ સોર્સ જે તમે બનાવો છો તે કંટ્રોલ કરંટ સોર્સ છે તેની પાસે ઇનબિલ્ટ ઇમ્પેંડન્સ આવશ્યક ઇમ્પેન્ડન્સ જે તેમાં ઇનબિલ્ટ છે જેથી હંમેશાં કરંટ લિમીટ કરંટ સોર્સ રહેશે અને વોલ્ટેજ સોર્સ સમાંતરમાં કનેક્ટ થઈ શકે તો આપણે આ મોડેલને અનુસરીશું અને તેનો જ આપણે આ કંટ્રોલ અલ્ગોરિધમમાં પરિચય મેળવીશું જે એક કરંટ નિયંત્રક છે વત્તા કરંટ નિયંત્રક રેફરન્સ તે અવરોધમાંથી પ્રાપ્ત થશે જે આપણે PV માંથી મહત્તમ પાવર લેવા માંગીએ છીએ તો પ્લસ MPPT મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ બંનેને આમાં સમાવવામાં આવશે અને આપણે જોશું કે આપણે તે કેવી રીતે કરીશું અને આપણે DC DC યોગ્ય DC DC કન્વર્ટર પસંદ કરી શકીશું તે બક બુસ્ટ અથવા બક બૂસ્ટ કન્વર્ટર કંટ્રોલ હોઈ શકે છે કંટ્રોલ તર્ક સમાન રહેશે સરખો ચાલો હું બક કન્વર્ટર આધારિત કરંટ કંટ્રોલ બેટરી ચાર્જના માટેની સ્કેમેટીક દોરું અને તેની ચર્ચા કરું હવે તેનો મૂળભૂત અર્થ શું છે તે છે કે PV મોડ્યુલ અથવા PV એરે બક કન્વર્ટરથી ઇન્ટરફેસ કરે છે જે બેટરી ચાર્જ કરશે તો ચાલો આપણે સર્કિટ સ્કેમેટીક દોરીએ જેથી તમારી પાસે ટર્મિનલ્સ પર PV મોડ્યુલ PV પેનલ બફર કેપેસિટર CT સાથે જોડાયેલ હોય અને આ પછી બક કન્વર્ટર છે તો મારી પાસે BJT સ્વિચ છે હવે આ BJT સ્વિચને MOSFET સ્વીચ અથવા IGBT સ્વીચ અથવા સેમિકન્ડક્ટર સ્વીચથી બદલી શકાય છે ત્યારબાદ ડાયોડ છે અને મારી પાસે એક ઇન્ડક્ટર છે અને ઇન્ડક્ટર પછી હું કેપેસિટર મૂકવા જઈ રહ્યો નથી કેપેસિટરનો આગ્રહ રાખીને હું આ ફેશનમાં બેટરીને કનેક્ટ કરીશ અને બેટરીમાં તમારી પાસે આની જેમ લોડ R0 હોઈ શકે છે તો કારણ કે અહીંની બેટરી DC DC કન્વર્ટરના આઉટપુટ ટર્મિનલ્સમાં પોટેન્સીઅલને ઠીક કરે છે કરંટ પંક્તિ R0 બાકીના સર્કિટ ઓપરેશનથી વિખૂટું થાય છે તો R0 માંથી કરંટ i0 એ V બેટરી બાય R0 છે હવે અહીં તમારી પાસે બેટરી વોલ્ટેજ vB છે આપણે તેને vB કહીશું ઇન્ડકટર દ્વારા કરંટ અહીં બતાવવામાં આવ્યો છે આ બેટરી iB દ્વારા કરંટ પ્રવાહ કરશે અને આ પ્રવાહ i0 હશે જે બાહ્ય લોડ દ્વારા વહેતો હોય છે હવે આપણો રસનો મુદ્દો આ કરંટ છે કરંટ જે બેટરી લોડ કમ્બાઈન પર જઈ રહ્યું છે તે એવો હોવો જોઈએ કે જે મહત્તમ પાવર PV એરે અથવા PV મોડ્યુલથી ખેંચાય તો ચાલો આપણે કંટ્રોલ સ્કીમ દોરીએ મારી પાસે અહીં સરખામણીમાં પ્લસ માઈનસ છે તો તે ફિડબેક સિગ્નલને રેફરન્સ સિગ્નલ સાથે સરખાવે છે હું ફીડબેક સિગ્નલને iL તરીકે બોલાવીશ તો હું જે ફિડબેક પર જાઉં છું તે કરંટ છે આપણી ચર્ચાને યાદ કરો વોલ્ટેજ vB ટર્મિનલની સાથે જોડાયેલા વોલ્ટેજ સ્ત્રોતને કારણે સ્થિર રહે છે તે ફક્ત કરંટના ફિડબેક આપવા અને પાવરને કંટ્રોલ કરવા માટે તેનો ઉપયોગ કરવા માટે છે અને અહીં તમારી પાસે આ iL રેફરન્સ રેફરન્સ હશે હવે આ એરર એક ક્મ્પેરેટર માં જાય છે તો હું આને માઈનસ ટર્મિનલથી અને પ્લસ ટર્મિનલ સાથે ગ્રાઉન્ડ 0 સાથે જોડીશ અલબત્ત ક્મ્પેરેટર માટે વીજ પુરવઠો છે કમ્પેરેટરનું આઉટપુટ SR લેચ પર જાય છે તો હું ક્મ્પેરેટર નું આઉટપુટ SR લેચના R રીસેટ પિનથી કનેક્ટ કરીશ ત્યાં એક સેટ પિન પણ છે અને Q પણ છે SR લેચનું આઉટપુટ SR લેચની આઉટપુટ પિન આ ફેશનમાં આ ગેટ ડ્રાઇવ સર્કિટ અથવા બેઝ ડ્રાઇવ સર્કિટ સાથે કનેક્ટ થશે તો SR લેચ નું Q આઉટપુટ બેઝ ડ્રાઇવ સર્કિટ સાથે જોડાયેલું છે જે આને ચાલુ અથવા બંધ કરશે તો આ કેવી રીતે કાર્ય કરે છે અને તે પહેલાં ત્યાં કંઈક છે જેને આપણે સેટ પિન સાથે પણ કનેક્ટ કરવાની જરૂર છે તો મને કલોક બ્લોક લેવા દો તો કલોકનું આઉટપુટ SR લેચની સેટ પિન સાથે જોડાયેલ છે આ કલોક કેવી દેખાય છે તો મને સમય આપો તો હું આ સ્ટીકને ચિહ્નિત કરીશ આ દરેક સ્ટીક વચ્ચેની જગ્યા એ TS નો સ્વિચિંગ સમયગાળો છે ઠીક છે તો કલોક આ ફેશનમાં છે દરેક સ્વિચિંગ સમયગાળાની શરૂઆતમાં તમારી પાસે એક ખૂબ જ સાંકડી ખૂબ જ નાની ડ્યુટી સાઇકલની પલ્સ આ રીતે આ સમયગાળામાં આવી હોય છે તે સમયગાળાને આ કલોક દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો આ આ ક્ષણની આ નાની ડ્યુટી સાઇકલની પલ્સ સેટ પિન પર આવે છે તે આવે છે અને લેચનું આઉટપુટ રાઇઝિંગ એજ પર સેટ કરે છે તો તમારી પાસે રાઇઝિંગ એજ છે તો રાઇઝિંગ એજ પર આપણે જોશું કે Q સેટ થાય છે અને દરેક પીરિયડની શરૂઆતમાં Q સેટ થાય છે અને પછી ટ્રાંઝિસ્ટર સ્વિચ ઓન થાય છે ચાલો હવે તે કેવી રીતે ચાલે છે તે સમજવા માટે વિવિધ વેવફોર્મ્સ જોઈએ તો હું મૂળભૂત રીતે વિવિધ એક્સીસ સમયની એક્સીસ દોરીશ અને હું આને બે ભાગમાં વહેંચીશ આ પહેલી સાઇકલ TS છે અને આ પછીની સાઇકલ છે તો સાઇકલ ની શરૂઆતમાં તમારી પાસે એક નાનકડી ડ્યુટી સાઇકલની પલ્સ છે અને તે આ કલોકની પલ્સ છે અને તે દરેક સમયગાળાની શરૂઆતમાં થાય છે હવે જે ક્ષણે આ કલોકની પલ્સ આપવામાં આવે છે તે ક્ષણે આ SR લેચ સેટ થાય છે Q ઊંચું જાય છે જે ક્ષણે Q ઊંચું જાય છે ત્યાં BJT માટે બેઝ ડ્રાઇવ અથવા MOSFET માટે ગેટ ડ્રાઇવ છે અને એ ચાલુ છે અને vT કનેક્ટ થઈ જાય છે અને ઇન્ડકટર ચાર્જ થઈ રહ્યું છે ઇન્ડેક્ટર કરંટ વધતો જાય છે હવે હું અહીં કેટલાક રેફરન્સ સેટ કરું છું ચાલો એક ક્ષણ માટે એક રેફરન્સ સેટ કરું જે કોન્સ્ટન્ટ છે પછી હું એક રેફરન્સ સેટ કરીશ જે કોન્સ્ટન્ટ iL રેફરન્સ છે તો Q is ઉંચો છે તે આ પાવર સેમિકન્ડક્ટર સ્વીચને બેઝ ડ્રાઇવ અથવા ગેટ ડ્રાઇવ પ્રદાન કરે છે અને ત્યાં ઇન્ડકટર કરંટ ઈન્ટીગ્રૅટ થાય છે અને તેમાં પોઝિટીવ સ્લોપ ધરાવે છે અને તે પોઝિટીવ સ્લોપ એ vin vB v બેટરી L દ્વારા વિભાજિત થાય છે તો તે આ ફેશનમાં સતત વધારો કરે છે iLref એ IL કરતા વધારે છે આ iLref છે જે IL કરતા વધારે છે તો જ્યારે iLref એ IL કરતા વધારે છે ત્યારે આ એલજેબ્રીક સમર આઉટપુટ પોઝિટીવ રહેશે પરંતુ તે ક્મ્પેરેટરના નેગેટીવ સાથે જોડાયેલ છે અને આઉટપુટ નીચું હશે રીસેટ પિન નીચી હશે Q પર કોઈ ફેરફાર નહીં તો તે બિંદુ સુધી વધતું જતું રહે છે જ્યારે iL સુધી પહોંચે છે અને iLref ને પાર કરે છે તો એલજેબ્રીક સમર આઉટપુટ નેગેટીવ બને છે અને આ પોઝિટીવ બને છે રીસેટ પોઝિટીવ બને છે અને તો Q રીસેટ થશે અને નીચી જશે જે ક્ષણ Q ઓછો થશે આ પાવર સેમી કન્ડક્ટર સ્વીચ માટે કોઈ ડ્રાઇવ નથી તે સ્વીચ ઓફ થઈ જશે અને ઇન્ડકટર ફ્રી વ્હિલિંગ શરૂ કરશે અને કરંટ ઘટવાનું શરૂ કરશે તો જો તમે ઓપરેશનનો આ ભાગ લો તો તમે જોશો કે જો તમે ફ્લિપ ફ્લોપના Q આઉટપુટ પર નજર નાખો તો તે આ બિંદુ સુધી ઊંચું હોય છે અને પછી તે રીસેટ થઈ જશે તો આ સમયગાળા દરમિયાન જ્યારે આ ઓછું હોય છે ઇન્ડકટર ફ્રી વ્હિલિંગ કરે છે તમે બેક કન્વર્ટર ઓપરેશન જાણો છો તે ફ્રી વ્હિલિંગ છે આ શૂન્યથી જોડાયેલું છે કારણ કે તે આ રીતે ફ્રી વ્હીલિંગ છે અને જે ઇન્ડક્ટર સાથે જોડાયેલ છે તે v0L અથવા -v0 છે આ કિસ્સામાં vB કે vBL છે અને પછી ફરીથી નવી સાઇકલ માં કલોક આવી રહી છે તે આ SR લેચને ટ્રિગર કરશે Q ઊંચું જશે અને સાઇકલ નું પુનરાવર્તન થાય છે તો તમારી પાસે ઇન્ડેક્ટર કરંટ વધતો હશે અને પછી જ્યારે iL એ iLref સુધી પહોંચે ત્યારે સ્લોપમાં પરિવર્તન આવે છે તો તે આ જ રીતે ચાલુ રહે છે તો અવલોકન કરો કે જે પણ કરંટ મૂલ્ય તમે iLref પર સેટ કરી રહ્યા છો iLref ઇન્ડક્ટર કરંટ અને કરંટ જે આ બેટરી લોડ કમ્બાઇન બનશે તે ક્યારેય iLref કરતા વધારે નથી તો તે હંમેશાં iLref ની નીચે હોય છે અને આ ફેશનમાં નિયંત્રણમાં આવે છે અને આને કરંટ કંટ્રોલ કહેવામાં આવે છે તે જાણે છે કે દરેક સાઇકલ પર કરંટ માટે તપાસ થાય છે અને જે ક્ષણે સાઇકલની અંદર વધુ પ્રવાહ આવે છે તે સ્વીચ ઓફ થાય છે અને પછી ફરીથી પાવર સેમિકન્ડક્ટર સ્વીચ આગળની સાઇકલમાં ઓન થાય છે તે પછી તે ત્યાં સુધી ચાલુ છે જ્યા સુધી કરંટ એ રેફરન્સ કરંટ કરતા વધારે છે અને ફરીથી તે બંધ થાય છે તો તે આ એક સાઇકલ પછી બીજી સાયકલ એમ ચાલુ રાખે છે અને ત્યાં કરંટ મર્યાદામાં છે અને તો કરંટ નિયંત્રણ પદ્ધતિ દ્વારા બેટરી ચાર્જ કરવાની આ એક ખૂબ જ સલામત અને ઝડપી પદ્ધતિ છે જો કે કેટલાક મુદ્દાઓ છે જે હવે ચર્ચા કરીશું ઇન્ડક્ટર કરંટને ધ્યાનમાં લો હું સમયની સાપેક્ષે ઇન્ડક્ટર કરંટને દોરીશ અને હું નિશાની એવી રીતે રાખીશ કે ડ્યુટી સાઇકલ 0 5 કરતાં ઓછી છે હું થોડી સાઇકલ બતાવવા માંગુ છું હવે ચાલો કહીએ કે આ એક સાઇકલ છે બીજી સાઇકલ ત્રીજી સાઇકલ ચોથી સાઇકલ હવે આ ડ્યુટી સાઇકલના અંતરાયો છે તો પ્રથમ સાઇકલમાં 0 5 કરતા ઓછી ડ્યુટી સાઇકલ બીજી સાઇકલ સમાન ડ્યુટી સાઇકલ 0 5 કરતા ઓછી ત્રીજી સાઇકલ તેવું તો ચાલો મને ઉપર અને નીચેની ઇન્ડકટર રીપલની ઊંડાઈ ચિહ્નિત કરવા દો તો ચાલો હું તેને આ રીતે ચિહ્નિત કરું અને ઇન્ડક્ટર કરંટ આ રીપલની અંદર રહે છે તો આ ડ્યુટી સાઇકલના સમય દરમિયાન vT ઇન્ડક્ટર કરંટ આ રીતે વધવા જઇ રહ્યો છે અને 1 DT ના સમયગાળા દરમિયાન તે ઘટવા જઈ રહ્યો છે વધશે ઘટશે વધશે ઘટશે એ રીતે હવે આ ઇન્ડેક્ટર કરંટનું સામાન્ય અપેક્ષિત સ્ટેડી સ્ટેટ મૂલ્ય હશે હવે ચાલો જોઈએ કે જો ત્યાં વિક્ષેપ હોય તો શું થાય છે હવે હું અહીં એક વિક્ષેપ રજૂ કરીશ હું ફક્ત ઓફસેટ કરીશ વિક્ષેપ કોઈપણ કારણોસર થઈ શકે છે હવે આપણે કહીએ કે જો આ વિક્ષેપ થાય છે તો અહીંથી ઇન્ડકટર કરંટ ચાલુ થશે તે ઈન્ટીગ્રૅટર છે તે અહીંથી સમાન સ્લોપ vin માઈનસ vB વિભાજિત L સાથે પ્રારંભ થશે તો તે આ લાઇનની સમાંતર જાય તો ચાલો હું તેને તે લાઇનની સમાંતર દોરીશ અને તે આને ટોચની સીમાથી હિટ કર્યા પછી -vB બાય L ના ડાઉન સ્લોપની સમાંતર જશે પછી સ્લોપ ઉપર સ્લોપ નીચે અને આવી રીતે આગળ વધશે તમે જુઓ કે તે આ ફેશનમાં આગળ વધે છે અને આથી તે શું છે જે આને દૂર કરે છે તે જે કંઇ વિક્ષેપ છે તે ખલેલ છેવટે શૂન્ય થશે અને તે પછી વિક્ષેપ દૂર થાય છે અને સામાન્ય ઇન્ડક્ટન્સ સ્ટેડી સ્ટેટ મૂલ્ય નો કરંટ વહે છે હવે બીજા કેસમાં t ની સાપેક્ષમાં iL નો દાખલો લો હવે હું ડ્યુટી સાઇકલને 0 5 થી વધારીશ તે જ સમયગાળો ડ્યુટી સાઇકલ વધારે છે તે જ સમયગાળાની ડ્યુટી સાઇકલ વધારે છે અને આ રીતે તો જ્યારે ડ્યુટી સાઇકલ 0 5 કરતા વધારે છે ત્યારે શું થાય છે ચાલો હું ફરીથી ઇન્ડક્ટર રીપલની ટોચ અને તળિયા ને ચિહ્નિત કરું હું તેને સમાન રાખીશ અને સ્ટેડી સ્ટેટ સામાન્ય અપેક્ષિત મૂલ્ય અને ઇન્ડક્ટર કરંટ શું છે ચાલો હું પ્રથમ દોરું કે આ vin માઈનસ vB બાય L હશે આ -vB બાય L હશે નેગેટીવ સ્લોપ પોઝિટીવ સ્લોપ નેગેટીવ સ્લોપ પોઝિટીવ સ્લોપ નેગેટીવ સ્લોપ વગેરે હશે તો આ સામાન્ય અપેક્ષિત સ્ટેડી સ્ટેટ ઇન્ડક્ટર કરંટ નું મૂલ્ય છે જેનો ડ્યુટી સાઇકલ 0 5 કરતા પણ વધારે છે હવે અહીં પણ અહીંની જેમ આપણે ખલેલ રજૂ કરીશું ખલેલ જે કંઇ પણ કારણોસર થાય છે તો જ્યારે તમે વિક્ષેપ દાખલ કરો છો હવે આ બિંદુથી તે આ લાઇનની સમાંતર જવાનું શરૂ કરશે તે સમાન ધીમું ઇન્ડક્ટર હશે તો ચાલો આપણે કહીએ કે તે આ લાઈન લે છે તે અહીં ટોચના મૂલ્ય પર હીટ કરશે તે il રેફરન્સ મૂલ્ય છે પછી નીચે જાય છે ફરી રીસેટ કરે છે આ તે સમયગાળો છે જ્યારે ફ્લિપ ફ્લોપનો Q ઓછો હોય છે TS ના અંતે સમય ને હીટ કરે છે જ્યારે કલોક ફરીથી નાના પલ્સ આપે છે અને ફ્લિપ ફ્લોપ સેટ કરે છે ફરીથી તે વધશે પછી નીચે જાય છે સતત નીચે જતા રહે છે અહીં તે ફરીથી સેટ થશે અને તો તમે જુઓ છો કે વિક્ષેપ સાઇકલ બાય સાઇકલ વધવાનું શરૂ કરે છે તે વધવાનું શરૂ કરે છે અસ્થિર બને છે તો તે કદી ઇનડક્ટર કરંટના અપેક્ષિત સ્ટેડી સ્ટેટ મૂલ્યમાં આવતું નથી તો જ્યારે ડ્યુટી સાઇકલ બિંદુ 0 5 કરતા વધારે હોય ત્યારે ઇન્ડક્ટર કરંટ ડાયવર્જ કરવાનું પ્રારંભ કરશે અને જ્યારે તમે આ ફેશનમાં કરંટ કંટ્રોલ કામગીરી કરો છો ત્યારે તે સ્થિર રહેશે નહીં જ્યાં આ iL રેફરન્સ છે ઇન્ડેક્ટર કરંટ રીપલની ટોચ ઉચ્ચ રેફરન્સ છે આપણે આ સમસ્યાને કેવી રીતે હલ કરી શકીએ ચાલો આપણે કોઈ સમાધાન શોધીએ અને તે કેવી રીતે કરવું તે શોધવા નો અને તેને અમલમાં મુકવાનો પ્રયાસ કરીએ ચાલો હું સમસ્યા વાળા વેવફોર્મ પર વિચારણા કરું છું અહીં ડ્યુટી સાઇકલ 0 5 કરતા વધારે છે અને આપણે જોયું છે કે જો આપણે કોઈ વિક્ષેપ પહોંચાડીએ તો તે વધતું રહે છે અને અસ્થિર ઇન્ડક્ટર કરંટ વેવફોર્મ તરફ દોરી જાય છે હવે અહીં આ લાઇન અહીંની આ ટોચની લાઇન જ્યાં ઇન્ડક્ટર કરંટ તે લાઇન સાથે સરખામણી કરી રહ્યું છે તે iL રેફરન્સ લાઇન છે તો ચાલો હું તેને અલગ રંગથી પ્રકાશિત કરું અને મને તે સૂચવવા દો જેથી તે iLref છે તો જ્યારે પણ ઇન્ડક્ટર કરંટ પ્રવાહ iLref સુધી પહોંચે છે અને તેને પાર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે એરર દિશા બદલે છે અને નેગેટીવ બને છે અને પછી ફ્લિપ ફ્લોપને રીસેટ કરે છે જ્યારે ડ્યુટી સાઇકલ 0 5 કરતા વધારે હોય ત્યારે તે યોગ્ય રીતે થઈ રહ્યું નથી ચાલો હવે સીધી ફ્લેટ લાઇન હોવાને બદલે આ iLref નો આકાર બદલવા માટે પ્રયત્ન કરીએ ચાલો થોડો સ્લોપ રજૂ કરીએ તો હું આ અક્ષને વિસ્તારવાનો પ્રયત્ન કરીશ અને મને એક લીટી દોરવા દો જેનો સ્લોપ ઇન્ડકટર ના સ્લોપ ને અનુસરે તેવો જ છે ઇન્ડકટરનો ઘટી રહેલો સ્લોપ બક કન્વર્ટરના કેસ માટે - v0 બાય L અથવા - vB by L તો અમે તે જ સ્લોપનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું અને તેને ઉપર તરફ ચાલુ રાખીશું હવે આ છે સ્લોપની રેખા જેનો આપણે આ સમયગાળા TS માટે ઉપયોગ કરીશું તે જ સમયની અવધિ માટે આપણે તે જ સ્લોપ રેખાને પુનરાવર્તિત કરીશું તો માર્કરની મદદથી મને હવે પછીના સમયગાળા માટે સમાન સ્લોપ લાઇનનું પુનરાવર્તન કરવું જોઈએ અને આવી રીતે આગામી સમયગાળા માટે પણ હવે આ સૌ ટૂથ પ્રકારના વેવફોર્મ નવા iLref બનશે તો જ્યારે તમે આ iLref નો ઉપયોગ કરો છો ત્યારે તમે કંઈક સરસ બનતા જોશો ચાલો હવે આપણે પણ તે જ અવ્યવસ્થા લઈએ અને ચાલો ઇન્ડકટર કરંટને સ્ટેડી સ્ટેટ તરીકે સમાંતર થવા દઉં તો તે સમાંતર બને છે હવે અહીં સીમાને હિટ કરે છે તે અહીં iL રેફરન્સ ને હિટ કરે છે અને આ બિંદુએ તે ક્રોસઓવર કરવાનો પ્રયાસ કરે છે અને કમ્પેરેટર જાય છે એરર નેગેટિવ થાય છે કમ્પેરેટર ચાલશે આઉટપુટ જોશો કે SR લેચ નું રીસેટ ભારપૂર્વક રીસેટ થાય છે અને Q વેલ્યુ રીસેટ થાય છે તો ત્યારબાદ તે નીચે સ્લોપ બનવાનું શરૂ કરશે અને નીચેનો સ્લોપ એ જ સમાંતર રીતે જતો હશે કારણ કે આ કિસ્સામાં ઇન્ડક્ટીવ કરંટ માટે નીચેનો સ્લોપ -v0 બાય L અથવા vB બાય L છે તો તમે જોશો કે ફક્ત એક જ સ્વિચિંગ સાઇકલમાં એરર ઓછી થઈ છે તો અહીંથી એરર સ્થિર સ્ટેડી સ્ટેટ મુલ્ય નું પાલન કરવાનું ચાલુ રાખે છે તો તમે જુઓ છો કે કોઈપણ એરર ઝડપથી કન્વર્ઝ થાય છે અને એરર સ્વિચિંગ સાઇકલની અંદર દૂર કરવામાં આવે છે તે આ પ્રકારના સ્લોપવાળા સૌ ટુથ આકારના iLref રાખવાની સુંદરતા છે તો તમારે અહીં ઇન્ડકટર કરંટના ઘટતા સ્લોપ જેવો જ સ્લોપ જ iLref માટે આપવો જોઈએ પછી તમે સલામત છો અને એક સાઇકલની અંતર્ગત એરર દૂર થઈ જશે તો સ્લોપ કેવી રીતે આપવો હવે આ જૂની iLref હતી જૂની iLref ને તમારે કમ્પેનસેટ કરવું પડશે અને જુઓ કે તમારી પાસે આ પ્રકારનો સ્લોપ છે તો આને સ્લોપ કમ્પેનસેશન કહેવામાં આવે છે તો સ્લોપ કમ્પેનસેશન સાથે કરંટ નિયંત્રણ તમને શ્રેષ્ઠ પરિણામો આપશે એરર હોવા છતાં એરર એક સાઇકલની અંદર દૂર કરવામાં આવશે અને સિસ્ટમ સ્થિર રહેશે તો આ ગણિતશાસ્ત્ર દ્વારા સાબિત થઈ શકે છે જે મેં ગ્રાફ દ્વારા બતાવ્યું છે તમે DC DC કન્વર્ટર પર NPTEL ના કોઈપણ અભ્યાસક્રમનો રેફરન્સ લઈ શકો છો હવે આપણે જોઈશું કે આ iL રેફરન્સ કેવી રીતે જનરેટ કરી શકીએ જે આ ફોર્મનો છે તે આ પ્રકારના સૌ ટુથ સ્વરૂપનું હોવું જોઈએ અને સ્લોપ ઇન્ડેક્ટર કરંટના પડતા સ્લોપ જેવું હોવું જોઈએ એકવાર અમે જનરેટ કરીએ કે પછી અમારું કરંટ કંટ્રોલ કન્વર્ટર MPPT સાથે બેટરી ચાર્જિંગ કામગીરી કરવા માટે તૈયાર છે